નમસ્કાર મિત્રો આજે આપણે સર્જનાત્મકતા વિષય વિશે જાણીએ સર્જનાત્મકતાના સંદર્ભમાં આપણે 2 વ્યાખ્યાન લઈશું અને પ્રથમ કિસ્સામાં આપણે સર્જનાત્મકતા વિશે થિયરી કરીશું આપણે જોઈશું કે તે કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે આપણે સર્જનાત્મકતા વિશે શું કહેવા માંગીએ છીએ અને બીજા લેક્ચરમાં આપણે જોઈશું કે આપણે ખરેખર કેવી રીતે કરી શકીએ વિવિધ હેતુઓ માટે સર્જનાત્મક વિચારને પ્રોત્સાહિત કરવા માટે ચોક્કસ સાધનોનો ઉપયોગ કરો તે તમારી પાસેના ચોક્કસ મનના સમૂહો વિશે વસ્તુઓ વિશે તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ વિશે તમારા વિચારોની પ્રક્રિયાઓ અને ક્રિયાપ્રતિક્રિયાઓ વિશેની અમુક રીતો વિશે તમારા મનના અમુક ભાગોને અનલૉક કરવામાં તેમજ નવી આદતો અને શીખવામાં સમજદાર હશે વિચાર અને વિચારની જૂની આદતો શીખવી અમને લાગે છે કે સર્જનાત્મકતાને જે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તે હંમેશા કંઈક નવું કંઈક નવીન કંઈક અલગ હોય તેવું તત્વ લાવે છે અને અમે આ વાતને વધુ વિગતવાર ચર્ચા કરીશું અમને કહેવામાં આવે છે કે તે અન્યથા કંઈક નવું અસ્તિત્વમાં લાવવાની ક્ષમતા છે પછી ભલે તે સમસ્યાનો નવો ઉકેલ હોય નવી પદ્ધતિ હોય ઉપકરણ હોય નવી કલાત્મક વસ્તુ અથવા સ્વરૂપ હોય તેથી વિવિધ ક્ષેત્રોમાં નવાનું તત્વ જેને સ્વીકારવામાં આવે છે અથવા નોંધપાત્ર તરીકે ગણવામાં આવે છે જેને આપણે સામાન્ય રીતે નોંધપાત્ર સર્જનાત્મક યોગદાન તરીકે માનીએ છીએ જો કે સર્જનાત્મકતાની મોટી વ્યાખ્યા છે અને સર્જનાત્મકતાની નાની વ્યાખ્યા છે સર્જનાત્મકતાની મોટી વ્યાખ્યા એ સર્જનાત્મકતા છે જેમાં સર્જનાત્મકતાના ઉદાહરણો છે જેણે ઇતિહાસ રચ્યો છે અથવા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિઝ્યુઅલ આર્ટ્સ સંગીત પેઇન્ટિંગ અને સંસ્કૃતિ અભ્યાસ સામાન્ય રીતે જ્ઞાનની પદ્ધતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે પરંતુ સર્જનાત્મકતાનું નાનું પાસું જે પણ જ્યારે આપણે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરીશું ત્યારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અમે નાની સમસ્યાઓને ઉઠાવવા અને તેના વિશે સર્જનાત્મક બનવાના સર્જનાત્મક વિચારો સાથે વ્યવહાર કરીશું અને અમે ક્યારેય જાણતા નથી કે અમુક સમયે અમને લાગે છે કે આ હજી પણ વધુ શુદ્ધ અને વધુ સમજદાર વધુ નોંધપાત્ર સર્જનાત્મક વિચારો તરફ દોરી શકે છે હવે વાત એ છે કે આ તે મુદ્દા છે જે હું થોડો અગાઉ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તે પરંપરાગત રીતે સમજાય છે તમે જોશો કે જે કલાકારો સર્જનાત્મકતાની પરંપરાગત વ્યાખ્યા જોઈ રહ્યા હતા તો તેમને સર્જનાત્મક અને વૈજ્ઞાનિક ગણવામાં આવે છે કારણ કે તેઓ તર્કસંગતતા તર્કશાસ્ત્ર વિશ્લેષણાત્મક વિચારસરણીનો ઉપયોગ કરે છે જેઓ સર્જનાત્મક ન હતા તેમને સર્જનાત્મક ગણવામાં આવે છે હવે આ પ્રકારની દ્વિભાષા એક ચોક્કસ બિંદુ સુધી અસ્તિત્વમાં હતી જ્યાં તમે જોશો કે હું એમ કહીશ કે 20મી સદીના અંતમાં ફરી અભીબિંદુ થયું હું આ વિશે એક મુદ્દો બનાવવા માંગુ છું જો તમે પશ્ચિમી પરંપરાના ઇતિહાસને જોતા હોવ કારણ કે આપણે તેનાથી ખૂબ જ પ્રભાવિત છીએ તો આપણે શોધી કાઢીએ છીએ કે માનવતા કલા સંગીત સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીનું એકીકરણ હતું અને તેથી પર અને તેથી આગળ જો આપણે દા વિન્સીના કિસ્સાને ઉદાહરણ તરીકે લઈએ તો આપણે શોધી કાઢીએ છીએ કે દા વિન્સી એક વૈજ્ઞાનિક હતા તે એક શરીરરચનાશાસ્ત્રી હતા તે એક દ્રશ્ય કલાકાર પણ હતા તે એવા વ્યક્તિ પણ હતા કે જેમણે દ્રષ્ટિકોણની વિભાવનાની મૂળભૂત બાબતોનું સંશોધન કર્યું હતું જો તમે મિકેલેન્ગીલો જેવા કોઈકને જોઈ રહ્યા હોવ તો અમને જાણવા મળે છે કે તે એક આર્કિટેક્ટ શિલ્પકાર ચિત્રકાર હતો અને તે કવિ પણ હતો તેથી આપણે સર્જનાત્મક ગુણો અને વિજ્ઞાન અને કળા વચ્ચેના વિવિધ ગુણોનું સંકલન શોધીએ છીએ માનવતા તે બિંદુથી ડૂબી ગઈ અને પછી આપણે વસ્તુઓને જોવાની રીતમાં ધરમૂળથી પરિવર્તન કર્યું અને આપણી પાસે વૈજ્ઞાનિક રીતે વિચારવાની રીત હતી અને આપણી પાસે દેખીતી રીતે તે રીતે વિચારવાની સર્જનાત્મક રીત હતી કલાકારોએ વિચાર્યું અને તે હેંગઓવર ખૂબ લાંબા સમય સુધી ચાલુ રહે છે પરંતુ આજે આપણે સમજીએ છીએ કે વિવિધ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા અસ્તિત્વમાં છે અને વ્યાખ્યા સ્પષ્ટપણે દર્શાવેલ છે કે આપણે હકીકતો વચ્ચે તફાવત નથી કરી રહ્યા કે સર્જનાત્મકતા લગભગ તમામ શાખાઓમાં અસ્તિત્વમાં છે જો કે શું સર્જનાત્મક ગણવું જોઈએ તે આપણે વિજ્ઞાનમાં કહીએ અને શું સર્જનાત્મક ગણવું જોઈએ તે આપણે કહીએ કે વિઝ્યુઅલ આર્ટ અથવા સંગીતમાં તે ખૂબ જ અલગ હોઈ શકે છે કોને પ્રતિભાશાળી માનવામાં આવે છે ચાલો આપણે કહીએ કે વિજ્ઞાનના ક્ષેત્રમાં અથવા સંગીતમાં અથવા પેઇન્ટિંગમાં ખૂબ જ અલગ હોઈ શકે છે તેથી તે તફાવતો અસ્તિત્વમાં છે અને આપણે એ હકીકતનો આદર કરવો જોઈએ કે વિવિધ ક્ષેત્રો વિવિધ વસ્તુઓને નોંધપાત્ર ગણવામાં આવે છે અને તે નિર્ધારિત કરે છે કે આપણે સર્જનાત્મકતાના ખ્યાલને કેવી રીતે જોઈએ છીએ પરંતુ તે ગમે તે પ્રકારે નવા વિચારો પેદા કરે છે તે વિવિધ ક્ષેત્રોમાં છે સર્જનાત્મકતા કૌશલ્ય બુદ્ધિ કુદરતી ક્ષમતાઓનું સંયોજન છે જો તમે સર્જનાત્મક પ્રતિભાઓની સર્જનાત્મકતા જોઈ રહ્યા છો કારણ કે આપણે સમજીએ છીએ કે નવા વિચાર સાથે કંઈક નવું આવે છે તે ચોક્કસપણે છે પરંતુ કૌશલ્ય મેમરી કલ્પનાની કૌશલ્ય કેટલી ડિગ્રી સાથે જોડાયેલી છે ચાલો આપણે કહીએ કે ડ્રાફ્ટમેનશિપ દા વિન્સીને લાગુ પડે છે રેખાઓ એકદમ નિષ્કલંક છે હસ્તકલા પણ તેમાં આવે છે સર્જનાત્મકતામાં કૌશલ્ય બુદ્ધિમત્તા વસ્તુઓનું પૃથ્થકરણ કરવાની ક્ષમતા વસ્તુઓને સમજવાની ક્ષમતા અને જૈવિક રીતે સંચાલિત જન્મજાત કુદરતી ક્ષમતાઓનો સમાવેશ થાય છે આ બધી વસ્તુઓ સર્જનાત્મકતા પ્રતિભા બનાવવા માટે જોડાઈ છે પરંતુ મેં કહ્યું તેમ સામાન્ય જીવનમાં તમે થોડા સમય પહેલા જે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ તે વાતના આગળના ભાગમાં આપણે બધા નવા રસપ્રદ સર્જનાત્મક વિચારો ઉત્પન કરી શકીએ છીએ અને તે પછીના સમયમાં અમારું ધ્યાન કેન્દ્રિત થવાનું છે જો કે અત્યારે ચાલો આપણે ઝડપથી વિવિધ પ્રકારના મોડેલો જોઈએ જે તમે જુઓ છો કે જો તમે યુરોપિયન પરંપરાને જોઈ રહ્યા હોવ તો અમને જણાય છે કે 20મી સદીના પ્રારંભમાં લોકો સર્જનાત્મકતાના ખ્યાલ વિશે સંશોધનો શરૂ કરે છેતેના વિશે તેઓ ગંભીર રીતે વિચારવાનું ચાલુ કરે છે અને તેને 4 અથવા 5 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે જેમ કે તમારી પાસે તૈયારી છે અને જ્યાં તમે સમસ્યા પર કામ કરવાની તૈયારી કરો છો આ ચોક્કસ સમસ્યા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને સમસ્યાઓના પરિમાણોને અન્વેષણ કરવા માટે ઉષ્માયન જ્યાં તે અચેતન મનમાં આંતરિક છે વસ્તુઓ થઈ રહી છે કનેક્શન્સ બનાવવામાં આવી રહ્યા છે ચેતા માળખાની શોધ કરવામાં આવી રહી છે પરંતુ આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે કદાચ આપણે તેનાથી પરિચિત પણ નથી તેથી તે અર્ધજાગ્રત મનના અચેતનમાં થઈ રહ્યું છે તેથી ઇન્ક્યુબેટિંગ એ છે જ્યાં સપાટીની સૂચનાની બહાર કંઈપણ દેખાતું નથી તમે અનુભવો છો કે ઉકેલ હોઈ શકે છે શું તમને તે પ્રકાશ મળ્યો છે અથવા આંતરદૃષ્ટિ એ છે જ્યાં તમને અચાનક લાગે છે કે તમને ઉકેલ મળી ગયો છે હવે આ એક ખૂબ જ રસપ્રદ બાબત છે કે આંતરદૃષ્ટિ અચાનક આવે છે અને તેને ટ્રાયલ અને એરર લર્નિંગથી અલગ કરવી પડે છે જ્યાં સુધારાઓ ધીમે ધીમે થાય છે સાયકલ કેવી રીતે ચલાવવી તે શીખવું ધીમે ધીમે સુધારો આવે છે એવું નથી થતું તમે એક જ દિવસમાં સાયકલ શીખો છો શીખવું ખૂબ જ ક્રમિક છે વગેરે બીજી તરફ તમે ગાણિતિક સમસ્યા પર કામ કરી રહ્યા છો અને તમે ઘણા દિવસોથી સંઘર્ષ કરી રહ્યા છો ઉકેલ તમારી પાસે અચાનક આવે છે હવે આ તે છે જ્યાં તમારી પાસે સમજ છે કારણ કે તેને ચાલી રહેલી અજમાયશ અને ભૂલ સાથે દેખીતી રીતે કોઈ લેવાદેવા નથી કારણ કે ઉકેલ તમે અગાઉના ઉદાહરણોમાં જે કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેનાથી ખૂબ જ અલગ છે જો કે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમારા મગજમાં ઊંડે સુધી કેટલીક પ્રક્રિયાઓ ચાલી રહી હતી અને ફરક એટલો જ છે કે તમે હવે તેનાથી વાકેફ છો પહેલા તમે તેના વિશે જાણતા ન હતા તે પથ્થર કે ખડકના ટુકડાને હથોડા વડે મારવાથી તોડવાની કોશિશ કરવા જેવું છે અને તમે જોશો કે તમે તેને 10 5 વખત 20 વખત 30 વખત મારતા જ રહો છો 31 વખત તિરાડ પડી શકે છે તેનો અર્થ એ નથી કે અગાઉના 30 મારામારીએ ક્રેક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ન હતી વાત એ છે કે તે 31મી તારીખ સાથે જ દેખાશે તેથી સપાટીના સ્તરે તે દૃશ્યમાન બને છે અને પછી ચકાસણી જ્યારે તમને ખ્યાલ આવે કે આ વિચાર કેટલો અર્થપૂર્ણ છે અને પછી તેને તપાસો અન્ય મોડેલો અસ્તિત્વમાં છે તમારી પાસે અનુભવની ક્રિયાઓ અને આંતરદૃષ્ટિ રોજિંદા સમસ્યાનું નિરાકરણ અને સર્જનાત્મક અભિવ્યક્તિ લક્ષણોના વ્યક્તિગત અર્થપૂર્ણ અર્થઘટનનો ખ્યાલ છે જે લોકો વ્યાવસાયિક અથવા વ્યવસાયિક રીતે સર્જનાત્મક છે જો કે તે જરૂરી નથી મારો મતલબ સર્જનાત્મકતાને આપેલ ક્ષેત્રમાં પ્રવેશ તરીકે ગણવામાં આવે છે તેથી તમે જુઓ છો કે આ ખ્યાલો લાવે છે આને નાના C બીજા અને મોટા C ત્રીજા તરીકે ઓળખવામાં આવે છે આ વિભાવનાઓ સર્જનાત્મકતા પ્રત્યેના વિવિધ અભિગમો સર્જનાત્મકતાને જોવાની વિવિધ રીતો પણ લાવે છે અને આ મહત્વપૂર્ણ છે કારણ કે આ આગળ સર્જનાત્મકતાના અવકાશને વિસ્તૃત કરે છે પછી તમે જોશો કે 1960 અને 70 ના દાયકામાં શરૂ થયેલી બીજી એક વિભાવના એડવર્ડ ડી બોનોસ સાથે ખૂબ જ લોકપ્રિય બની છે જે વિભિન્ન વિચારસરણીના વિરોધમાં કન્વર્જન્ટનો ખ્યાલ છે કન્વર્જન્ટ થિંકિંગ કેન્દ્રિત છે તે ચોક્કસ ક્ષેત્ર પર સ્થિત છે અથવા કેન્દ્રિત છે અને તે આવશ્યકપણે એક પ્રકારની વર્તણૂક અથવા વિચારસરણીની વર્તણૂક ભિન્ન વિચારસરણી લવચીક વિચારસરણી છે જ્યાં તમે લવચીક વિચારસરણી થોડી અલગ હશે તે માટે આવશે પરંતુ તે અલગ હશે વિચાર એ છે કે જ્યાં તમારી વિચારસરણી ફેલાયેલી છે તે રમતિયાળ છે તે વિવિધ પ્રકારની વસ્તુઓ વચ્ચેના તાર્કિક જોડાણમાં ધરમૂળથી ગેરવાજબી બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ રમતિયાળતા ઘણી વાર ખૂબ જ રસપ્રદ અને નવા વિચારોને જન્મ આપી શકે છે વાસ્તવમાં બીજી તરફ લવચીક વિચારસરણી એ તમારી વિચારવાની રીત તમારા વિચારના માર્ગને એક ક્ષણની સૂચના પર બદલવાની ક્ષમતા છે તે સર્જનાત્મકતા માટે પણ સુસંગત છે પરંતુ સીધી રીતે અલગ વિચારસરણી સાથે સરખાવી શકાય તેવું નથી પછી તમે જોશો કે તમારી પાસે નવા મૉડલ છે જે સ્પષ્ટ અને ગર્ભિત પ્રક્રિયાની રીતને જોઈને સર્જનાત્મકતાના ગણતરી એ અભિગમોનું અન્વેષણ કરે છે મગજ જે રીતે મગજને માહિતી પર પ્રક્રિયા કરે છે તે રીતે મગજનું સંચાલન કરે છે અને ગર્ભિત પ્રક્રિયા સ્પષ્ટ પ્રક્રિયા સાથે કેવી રીતે સંબંધિત છે તેમના તફાવતો તેમની સમાનતાઓ તેમનું સહઅસ્તિત્વ તેમની અદલાબદલી તેમના વિચારોનું આદાનપ્રદાન આ તે છે જે સિદ્ધાંતોના આ ચોક્કસ સમૂહમાં પ્રકાશિત થાય છે જે તાજેતરના એકદમ તાજેતરના સિદ્ધાંત છે હું આમાંના કેટલાકને ઉપર સ્પર્શ કરી રહ્યો છું તમે આમાં વધુ માહિતી મેળવવા માટે ગુગલ પર વિવિધ સ્થાનો જોઈ શકો છો કારણ કે તે તમારા માટે રસપ્રદ હોઈ શકે છે જો કે અત્યારે હું એ પણ નિર્દેશ કરીશ કે કોમ્પ્યુટર એ સર્જનાત્મકતાનું કોમ્પ્યુટર મૂલ્યાંકન પણ છે જેને ધ્યાનમાં લેવામાં આવે છે અને તે તમને અગાઉની સ્લાઈડમાં જોવા મળે છે સર્જનાત્મકતા કેવી રીતે થાય છે તે સમજવા માટે મગજના કાર્યોને પણ જોવું જોઈએ એક ક્ષણમાં આવશે પરંતુ અહીં કેટલાક મુદ્દાઓ છે જે ખૂબ જ ચર્ચાસ્પદ વિસ્તારો છે અમે તેમને સ્પર્શ કરીશું નહીં જો તમને રસ હોય તો તમે હંમેશા સંબંધિત પુસ્તકો અને વેબસાઇટ્સ અને પેપર્સને અન્વેષણ કરી શકો છો અને તેમાંથી કેટલાક તમને આપવામાં આવશે હવે ડી બોનો એડવર્ડ વ્યક્તિ જે સર્જનાત્મક વિચારસરણીના આ ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે તે બુદ્ધિ વિશેના પરંપરાગત વિચારોની ટીકા કરીને શરૂઆત કરે છે હવે હું થોડી વાર પછી વિગતવાર ચર્ચા કરીશ તેથી ઇન્ટેલિજન્સ IQ ની વિભાવનાને આ બધી બાબતો પડકારવામાં આવે છે અને જે તર્ક આગળ મૂકવામાં આવે છે તે એ છે કે જો IQ પૂરતો સારો હોય તો શા માટે ઘણા લોકો ચિહ્ન બનાવવામાં સફળ થતા નથી અથવા અસમર્થ હોય છે અથવા તો વાતચીત કરવામાં અથવા બતાવવામાં સક્ષમ નથી સર્જનાત્મકતા બીજા ડેનિયલ ગોલમેન છે જેમણે ભાવનાત્મક બુદ્ધિના ખ્યાલને લોકપ્રિય બનાવ્યો અને જેણે EQ અને તે બધા જેવા ખ્યાલોને જન્મ આપ્યો છે હવે આ તે ખ્યાલ છે જે બુદ્ધિને અમુક અન્ય વિશેષતાઓથી મગજના વિશ્લેષણાત્મક કૌશલ્યોથી લઈને મનની અન્ય કુશળતામાં અલગ પાડે છે જે સમાન રીતે મહત્વપૂર્ણ છે હવે બીજા કેટલાક લેક્ચર્સમાં અમે ઈમોશનલ ઈન્ટેલિજન્સ કરી રહ્યા છીએ જ્યાં તેની વિગતોની ચર્ચા કરવામાં આવશે પરંતુ તે સર્જનાત્મકતા તેમજ બુદ્ધિમત્તાની વિભાવનાની વિરુદ્ધ હોઈ શકે છે અને 1960 અને 70 ના દાયકામાં ફરીથી ખૂબ જ રસપ્રદ પરીક્ષણોનો વિકાસ થયો અને આ પરીક્ષણો અમને ફરીથી સમજ આપે છે કે લોકોએ સર્જનાત્મકતાના નિર્માણ હેઠળ અન્વેષણ અને વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો તે બરાબર છે હવે પ્લોટ ટેસ્ટ અસાધારણ વર્ડ એસોસિએશન ટેસ્ટ અથવા અસામાન્ય ફિગર એસોસિએશન ટેસ્ટ રિમોટ એસોસિએશન ટેસ્ટ હતા હવે આ તમામ પરીક્ષણો અનિવાર્યપણે અન્વેષણ કરવાનો પ્રયાસ કરે છે તે આમાંના કેટલાક લક્ષણો હોઈ શકે છે ઉત્તેજના અથવા ઉત્તેજનાના પ્રતિભાવમાં જનરેટ કરાયેલ અર્થઘટન કરી શકાય તેવા અર્થપૂર્ણ સંબંધિત વિચારોની કુલ સંખ્યા છે કેટલી ઝડપથી કેટલા પ્રયત્નોથી કોઈ વ્યક્તિ નવા વિચારો મૌલિકતાના વિચારો સાથે આવવા સક્ષમ છે જેના વિશે આપણે વાત કરી આ વિચારો કેટલા અસામાન્ય છે કારણ કે સામાન્ય વિચારો એવા વિચારો છે જે દરેક વ્યક્તિ અસામાન્ય વિચારો પેદા કરી શકે છે ચાલો આપણે સર્જનાત્મક લોકો કહીએ હવે તેમાંના કેટલાક અર્થપૂર્ણ રીતે સર્જનાત્મક અને વિસ્તૃત હોઈ શકે છે આ વસ્તુઓની વિગતોનો જથ્થો જેથી કરીને તમે તેને ચોક્કસ એપ્લિકેશનો ઉત્પાદનો અથવા સિદ્ધાંતોમાં પણ વિકસિત કરી શકો તમે એક થિયરી સાથે આવી રહ્યા છો આપણે બુદ્ધિનો સિદ્ધાંત કહીએ છીએ હવે તમે ફક્ત એમ કહો છો કે બુદ્ધિ વિવિધ પ્રકારની હોઈ શકે છે તે પૂરતું નથી જો તમે બુદ્ધિની વિવિધ શ્રેણીઓને ઓળખવામાં સક્ષમ છો અને તેમની વચ્ચે તફાવત કરી શકો છો અને તેઓ કેવી રીતે કાર્ય કરે છે તે જણાવવા માટે સક્ષમ છો તો તમે તેની 7 પ્રકારની વિવિધ પ્રકારની બુદ્ધિમત્તાઓ સાથે જે રીતે માળી કરે છે તે રીતે તમે એક ચિહ્ન બનાવવા માટે સક્ષમ છો વૈચારિક રીતે તમે નવીનતાની વિગતોને ઉત્પાદન વિકસાવવા માટે પણ કરી શકો છો પીવાની બોટલ જેવા નાના ઉત્પાદન સાથે પણ જ્યાં તમે કહો છો કે તમારી પાસે વિવિધ પ્રકારના નવીન પગલાં છે જે તમે તેને જોશો કે તે લીક ન થાય તે તૂટવાની પ્રારંભિક ચેતવણી આપે છે તેની પોર્ટેબિલિટી છે તેની સુસંગતતા છે તે અમુક પ્રકારની હેન્ડલ અથવા નાની વિગતો છે જે તેને ખૂબ અર્થપૂર્ણ બનાવે છે નાના ઉત્પાદનોમાં પણ ઘણી બધી રચનાત્મક વિગતો હોઈ શકે છે પછી તમે જોશો કે દ્રશ્ય શ્રાવ્ય સહયોગી આ તમામ કેસોમાં તમે જોશો કે કદાચ આ ફ્લુઅન્સી મૌલિકતા અને વિસ્તરણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સર્જનાત્મકતાના તત્વમાં ઉમેરો કરી શકે છે પછી ભલે આપણે સર્જનાત્મકતાના પરીક્ષણો વિશે વાત કરતા હોઈએ કે મોટા પ્રમાણમાં સર્જનાત્મકતાના વાસ્તવિક ઉપયોગ વિશે જો ચાલો ક્રિકેટના ઉદાહરણને જોઈને કહીએ કે હું 2 1 વિશે વિચારી શકું છું જે ગુગલી સાથે સંબંધિત છે જ્યાં તમે જોશો કે તે ચોક્કસપણે સર્જનાત્મક વિચાર છે કારણ કે છેતરપિંડી સામેલ છે તમે તમારા હાથને ચોક્કસ રીતે ખસેડો છો અને બોલ ધાર્યા કરતા અલગ દિશામાં આગળ વધે છે તેથી તે ખૂબ જ સર્જનાત્મક વિચાર હતો અને દાખલા તરીકે હેલિકોપ્ટર શોટ જે ફરીથી એક ખૂબ જ તાજેતરની નવીનતા છે તેમાં ઘણી બધી એપ્લિકેશન લાગુ પડે છે અને કાર્યક્ષમતા છે અને તે ખૂબ જ ધરમૂળથી અલગ અશાસ્ત્રીય બિન પાઠયપુસ્તક પ્રકારની છે તો અહીં સર્જનાત્મકતાનું એક તત્વ પણ છે જે કોઈ તેને પૂર્ણ કરે છે તે થાય છે અને ખરેખર તેને અમલમાં મૂકવા માટે અસામાન્યતા અને અણધારીતા અને કૌશલ્ય સામેલ છે આ બધું આ સફળ સર્જનાત્મક ઉત્પાદનો બનાવવા માટે જાય છે જે અન્ય લોકો લે છે અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તેથી તમે જોશો કે હમણાં જો હું ખૂબ જ ઝડપથી અમે અત્યાર સુધી જે કર્યું છે તેના પર જઈશ તો આપણે સર્જનાત્મકતાની વ્યાખ્યા સર્જનાત્મકતાના વિવિધ મોડેલો પર ધ્યાન આપ્યું છે અમે IQ વિરુદ્ધ સર્જનાત્મકતા વિશે વાત કરી છે અમે કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓ વિશે વાત કરી છે જે પરીક્ષણોના સ્વરૂપમાં અથવા ગમે તે રીતે અન્વેષણમાંથી બહાર કાઢવામાં આવી છે અને જેમ મેં તમને થોડા સમય પહેલા કહ્યું હતું કમ્પ્યુટર અને સર્જનાત્મકતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્જનાત્મકતા છે આ વિસ્તાર સાથે સંબંધિત આ વિભાવનાઓ વ્યવસ્થિત રીતે અન્વેષણ કરવામાં આવી રહી છે તેથી અમે સૂચિત અને સ્પષ્ટ પ્રક્રિયા વિશે વાત કરી અન્ય એક ક્ષેત્ર કે જેનું પુનઃ ખૂબ જ મહત્વ છે તે એ છે કે સંખ્યાબંધ પ્રારંભિક સંશોધનાત્મક અભ્યાસો પણ થયા છે સર્જનાત્મક વર્તન દરમિયાન મગજની પ્રવૃત્તિ તેથી તમે જોશો કે દેખીતી રીતે ત્યાં મુશ્કેલીઓ છે કારણ કે તમારે બિન સર્જનાત્મક વર્તણૂકના વિરોધમાં સર્જનાત્મક વર્તણૂક દ્વારા તમારો અર્થ શું છે તે વ્યાખ્યાયિત કરવો પડશે પરંતુ વ્યાખ્યાના સમસ્યારૂપીકરણ સાથે પણ જો તમે વ્યાખ્યામાં જે હોય તે મેળવવાનું મેનેજ કરો છો તો તમે શોધી શકશો તમે ઉપયોગ કરો છો અમારી પાસે પ્રારંભિક સંશોધનો સૂચવે છે કે મગજની પ્રવૃત્તિઓ પણ સર્જનાત્મક સંદર્ભો તેમજ સર્જનાત્મક વર્તણૂક માટે અલગ છે તમે જોશો કે કવચ અને આગળના લોબના અમુક ભાગો ખાસ કરીને એવા છે કે જ્યાં ખાસ પ્રકારની પ્રવૃત્તિઓ અસંબંધિત થાય છે જે દેખીતી રીતે તે પ્રકારની પ્રવૃત્તિમાં એકસાથે જોડાયેલી ન હોય તેવું માનવામાં આવતું નથી કેટલીક સર્જનાત્મક પ્રક્રિયાઓ અને ચોક્કસ ચેતાપ્રેષકો દરમિયાન સક્રિય થાય છે જે મગજમાં ઉત્પન્ન થાય છે જે સામાન્ય રીતે અન્ય પ્રકારના લોકો માટે અથવા અન્ય પ્રકારની વિચાર પ્રક્રિયાઓ માટે જનરેટ થતી નથી તેથી આ માત્ર એક આંતરદૃષ્ટિ છે આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંશોધનનો માત્ર એક ભાગ છે વાસ્તવમાં ત્યાં ઘણી સામાન્ય સંખ્યામાં રસપ્રદ પુસ્તકો આવ્યા છે જે મગજની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે વાત કરે છે જે સર્જનાત્મકતા સાથે જોડાયેલા છે અને કદાચ હું તે ક્ષેત્રોમાં 1 કે 2 પેપર ની તમારી સાથે વહેંચણી કરીશ અન્ય રસપ્રદ પાસું જેની સાથે આપણે શરૂઆત કરી હતી તે પશ્ચિમી સંદર્ભમાં સર્જનાત્મકતાની ઐતિહાસિક વ્યાખ્યા હતી પશ્ચિમી સંદર્ભ વિશે વાત કરીને આપણે દેખીતી રીતે આપણી જાતને એ હકીકતથી વાકેફ કરો કે અન્ય સંદર્ભો પણ છે તેમજ પશ્ચિમી વિભાવનાઓના સ્પષ્ટ શબ્દોમાં પણ આપણે ચોક્કસ દેશોના સંદર્ભમાં વિવિધ ભિન્નતા કહી શકીએ છીએ જે સર્જનાત્મકતાને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરે છે તેથી શરૂ કરવા માટે જો તમે આ પ્રશ્ન પૂછો તો ચર્ચા મંચમાં મને ખરેખર ખબર નથી કદાચ અમે તેને સાથે મળીને અન્વેષણ કરવાનો પ્રયાસ કરીશું શું આપણી પરંપરામાં પરંપરાગત રીતે સર્જનાત્મકતાનો ખ્યાલ છે આપણી પરંપરામાં કોઈ સમયે પ્રતિભાનો ખ્યાલ આવે છે જ્યારે લોકો દ્રશ્ય કળા અને ખાસ કરીને સાહિત્યિક કળાની વિભાવનાની શોધ કરી રહ્યા હતા અને પ્રતિભા તરીકે ઓળખાતી પ્રતિભાની ગુણવત્તાની શોધ પ્રાચીન સંસ્કૃતમાં કરવામાં આવી હતી પરંપરા પરંતુ અને કદાચ તે જ વસ્તુ છે જે આપણી પાસે એવી વસ્તુના સંદર્ભમાં છે જે સર્જનાત્મકતાના તત્વ સાથે સંબંધિત હોઈ શકે છે પરંતુ રસપ્રદ વાત એ છે કે પ્રતિભાની આ વિભાવના પર ખાસ કરીને સાહિત્યિક કળાના સંદર્ભમાં ભાર મૂકવામાં આવ્યો હતો અથવા કેન્દ્રિત કરવામાં આવ્યો હતો જો કે આ ખ્યાલને અન્ય કલા સ્વરૂપો સુધી વિસ્તારી શકાય છે પરંતુ રસપ્રદ વાત એ છે કે મેં તમને કહ્યું તેમ તે અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે દર્શના અન્ય પ્રકારની વિશ્લેષણાત્મક પ્રવૃત્તિઓ સુધી વિસ્તરેલી ન હતી અન્વેષણ જેવી પ્રવૃત્તિઓ ચાલો આપણે ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર અને તેના જેવી વસ્તુઓ કહીએ જેમાં સામાન્ય રીતે તે વ્યવસ્થિત રીતે અન્વેષણ કરવામાં આવ્યું ન હતું પરંતુ સંભવતઃ આ કાવ્યાત્મક પ્રતિભા કોઈપણ પ્રકારની પ્રતિભાની ભારતીય ખ્યાલ છે અને તે રસપ્રદ રહેશે બની શકે કે હું જે કરીશ તે ઝડપી વ્યાખ્યા હશે આ ટૂંકમાં કાર્યકારી વ્યાખ્યા પોઈન્ટ ડાઉન કરો અને તેને ચર્ચા મંચમાં શેર કરો તેથી તમે ભારતીય સંદર્ભમાં સર્જનાત્મકતાનો અર્થ શું છે તેના કેટલાક રસપ્રદ સંશોધનો કરી શકો છો પરંતુ આપણે આજે ભારતીય સંદર્ભમાં સર્જનાત્મકતાનો અર્થ શું છે તે અંગેનો બીજો રસપ્રદ ખ્યાલ પણ મેળવી શકીએ છીએ તેથી વિવિધ સંસ્કૃતિઓમાં ચર્ચા મંચ દ્વારા ફરીથી આપણે સર્જનાત્મકતાનો અર્થ શું છે તેની સમજ મેળવી શકીએ છીએ અને અમે તેને ચર્ચા મંચમાં રજૂ કરીશું હવે તમે જુઓ છો કે ઘણી પશ્ચિમી પરંપરાઓ વ્યક્તિગત કેન્દ્રિત છે ધ્યાન આંખ અને સ્વ પર છે અને આવા કિસ્સાઓમાં તમે જોશો કે વ્યક્તિવાદના સંદર્ભમાં સર્જનાત્મકતાને વ્યાખ્યાયિત કરવાની વૃત્તિ છે જો કે પૂર્વીય પરંપરામાં સામૂહિક સંસ્કૃતિઓ છે ઉદાહરણ તરીકે ચીનના કિસ્સામાં પરંપરાગત ભારતના કિસ્સામાં પણ સર્જનાત્મકતા ઘણી વાર અન્વેષણ કરવામાં આવે છે પરંપરામાં નંબર 1 અને સામૂહિક અથવા સહયોગી કાર્યમાં નંબર 2 હકીકતમાં એક બીજું પુસ્તક છે જે પુસ્તકનો એક ભાગ છે જે હું તમારી સાથે વહેંચણી કરીશ અને કેટલાક મૂળભૂત વિચારો હું તમારી સાથે શેર કરીશ મેં આ વ્યાખ્યાન કર્યું નથી પરંતુ સ્લાઇડ્સમાં હું પુસ્તકનું નામ સામેલ કરીશ તે સહયોગી સર્જનાત્મકતા સર્જનાત્મકતા એક સહયોગી અધિનિયમ તરીકે સર્જનાત્મકતા લોકોના સમૂહમાં વિખરાયેલી સર્જનાત્મકતા જે ઉત્પન્ન થાય છે ચાલો આપણે કહીએ કે પરંપરા એ એવી વસ્તુ છે જે જ્યારે અન્વેષણ કરવામાં આવી રહી હોય ત્યારે શરૂ થઈ શકે છે અને તેની નોંધપાત્ર અસરો હોઈ શકે છે ટેક્નોલોજીના સંદર્ભમાં કહીએ કારણ કે મોટાભાગની તકનીકી સર્જનાત્મકતા સહયોગી છે હાલમાં જે કોર્સ લખવામાં આવ્યા છે તે ખૂબ જ સર્જનાત્મક છે પરંતુ તે સહયોગી કાર્ય છે અને તમે જુઓ છો કે તમામ ભીડ એકત્રિત કરવી એ એક અલગ મુદ્દો છે જ્યારે આપણે કેટલીક અન્ય બાબતોની ચર્ચા કરીશું ત્યારે હું તેના વિશે વાત કરીશ અને મેં તેની ચર્ચા પહેલાથી જ કરી છે અમે કેટલાક અન્ય ઉદાહરણો શોધીએ છીએ જ્યાં તમે જુઓ છો કે સામૂહિક સર્જનાત્મકતા અસ્તિત્વમાં છે ઉદાહરણ તરીકે કારીગર સમુદાયોમાં આપણે કહીએ કે જો તમે બંગાળી પટ્ટુ પેઇન્ટિંગ અથવા ઉડિયા પટ્ટુ પેઇન્ટિંગની પરંપરા જોઈ રહ્યા છો તો અમને લાગે છે કે કારીગરો એક બીજા પાસેથી મૂળભૂત તકનીકો શીખે છે પરંતુ તમે જોશો કે તે ચોક્કસ સુગમતાની અંદર અમુક ભિન્નતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે અમુક નવા વિષયોને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને એક સામૂહિક સર્જનાત્મકતા છે જે બીજા પાસેથી શીખે છે અને તેને તેની વિશિષ્ટ મૌલિકતા સાથે પ્રસારિત કરે છે અને તેથી તમે જુઓ છો કે ત્યાં સહયોગ અને વ્યક્તિગત કારણ પણ છે તેથી તમે જે કહો છો તે બંને વસ્તુઓ એકસાથે સફળ થાય છે તો આમાંના કેટલાક કારીગરો પોતાની જાતને એમ કહીને વ્યક્ત કરે છે કે આપણે શીખવાનું છે અને આપણે પરંપરામાં રહીને કામ કરવું પડશે અમે સહયોગથી કરી રહ્યા છીએ પરંતુ તેમાં મારું વ્યક્તિગતકરણ કંઈક એવું છે જે વ્યક્ત થાય છે તેથી તે સર્જનાત્મકતાના ખ્યાલનું બીજું સામૂહિક સંશોધન છે કેટલાક અન્ય ક્ષેત્રોમાં જેમ કે ચીનમાં ઉદાહરણ તરીકે કાર્યની સામાજિક અસરને નોંધપાત્ર ગણવામાં આવે છે અમુક અન્ય સ્થળોએ કદાચ સર્જનાત્મકતાની સમકક્ષ માટે કોઈ શબ્દ નથી અને કેટલાક સ્થળોએ સર્જનાત્મકતા એ જીવનનો સામનો કરવાની ક્ષમતા વિશે છે અન્ય લોકો કદાચ સર્જનાત્મકતાના માત્ર એક પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરો જેમ કે વિવિધ વિચારસરણી અથવા સમસ્યાઓનું નિરાકરણ વગેરે આ ફરીથી રસપ્રદ છે કે આપણે એ હકીકત વિશે કેવી રીતે જાગૃત રહેવાની જરૂર છે કે સર્જનાત્મકતા એ ચોક્કસ વર્ગના લોકો તેનો ઉપયોગ કરે છે તેના આધારે વ્યાખ્યાઓના સંબંધિત સમૂહ સાથેનો ખ્યાલ છે હજી પણ વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે તેથી હું ફક્ત આ સમસ્યાઓમાં બુદ્ધિ અંતર્જ્ઞાન સભાન અને બેભાન ઓર્ડર ડિસઓર્ડર પરંપરાગત બિનપરંપરાગત ડાબું મગજ જમણું મગજ મૌલિકતા વિશિષ્ટતા તફાવત લાવીશ જે તમે જોશો કે તમે ઘણી બધી વસ્તુઓ શોધી શકો છો આ ચર્ચા જે સર્જનાત્મક છે જે સર્જનાત્મક નથી અને અમુક કિસ્સાઓમાં તમે જોશો કે બધી વિશેષતાઓ ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાતી નથી કોઈ વ્યક્તિ એવી ધારણાને પણ પડકારી શકે છે કે કોઈ એવું કહી શકે છે કે ડિસઓર્ડર સર્જનાત્મક છે કારણ કે તે વિભિન્ન વિચારસરણી તરફ દોરી જાય છે પરંતુ કેટલાક અન્ય લોકો એવું કહી શકે છે કે કોઈ પણ ક્રમ સર્જનાત્મકતાના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ નથી તેમજ પરંપરામાં પરંપરાગત તેમજ બિનપરંપરાગત છે સર્જનાત્મકતા સમુદાયમાં ફેલાયેલી હોઈ શકે છે તો તમારી પાસે સર્જનાત્મકતાની વ્યાખ્યાઓની વિશાળ શ્રેણી અને સર્જનાત્મક શું છે તે અંગે ચર્ચાઓની વિશાળ શ્રેણી છે શું સર્જનાત્મક નથી અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું આ ફક્ત તમને એ હકીકતથી વાકેફ કરવા માટે છે કે આવી સમસ્યારૂપ અસ્તિત્વમાં છે પરંતુ તેમ છતાં અમે આ બધી ચર્ચા પછી ત્રણ મુદ્દાઓ પર પાછા આવીએ છીએ તે મૌલિકતાનો ખ્યાલ છે જે અલગ અનન્ય અને નોંધપાત્ર રીતે બદલાતી રહે છે એક નોંધપાત્ર પરિવર્તનકારી જેથી વસ્તુઓની સમગ્ર ધારણા બદલાઈ જાય હવે આ એવા ગુણો છે જે ઘણી પરંપરાઓમાં વારંવાર પુનરાવર્તિત થાય છે કાર્યકારી વ્યાખ્યા માટે આજે લોકો તેનો ઉપયોગ કરે છે અને આગળનો મુદ્દો એ છે કે જો તમે આ બધી બાબતો વિશે વાત કરી રહ્યા છો તો તે સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં કેવી રીતે સુસંગત છે તેઓ નરમ કૌશલ્યોના સંદર્ભમાં સુસંગત છે કારણ કે તમે જોશો કે જે મૂળભૂત મુદ્દાઓ સામે આવે છે તેમાંથી એક નવા વિચારોનું સર્જન કરવું નવી ટેકનોલોજી વિકસાવવી નવા ઉકેલો વ્યૂહરચના વગેરે સાથે આવી રહી છે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં જ્યારે તમે કામ કરી રહ્યા છે અને આમાંના મોટા ભાગના માટે સર્જનાત્મકતા કૌશલ્યની જરૂર છે અને તેથી સર્જનાત્મકતાના કેટલાક સૈદ્ધાંતિક પાસાઓમાંથી ઝડપથી પસાર થયા પછી આપણે સર્જનાત્મકતામાં અમુક પ્રવૃત્તિઓ કરવાની જરૂર પડશે જો કે આપણે કંઈપણ સર્જનાત્મક કરવા આગળ વધીએ તે પહેલાં હું એક મુદ્દો કહેવા માંગુ છું જે એ છે કે પરિવર્તન સ્વીકારવા તૈયાર હોય તેવું મન વિકસાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે જે શીખ્યા છો તે વસ્તુઓને ન શીખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે બુદ્ધિશાળી હોઈ શકો છો પરંતુ જો તમે ઘમંડી છો તો તમે ક્યારેય સર્જનાત્મક નહીં બની શકો જ્યારે તેઓ સાથે હોય ત્યારે ઘમંડ અને બુદ્ધિ ખૂબ જ ખરાબ હોઈ શકે છે અને હું આ ચોક્કસ વસ્તુ વિશે એડવર્ડ ડી બોનો દ્વારા બનાવેલા મુદ્દાઓને સ્પર્શ કરવા માંગુ છું કલાત્મક વિરુદ્ધ વૈજ્ઞાનિક તેઓ કેવી રીતે અલગ છે તે અહીં સૂચવવામાં આવ્યું છે અન્ય બાબતોનું નિરાકરણ કરવાની સમસ્યા જેની મેં પહેલેથી જ આડકતરી રીતે ચર્ચા કરી છે તે સ્લાઇડ્સમાં છે અને તમે તેના વિશે જાણી શકશો તેથી અમે તેના વિશે વાત કરીશું જ્યારે તમે સ્લાઇડ્સ જોશો ત્યારે તમને કેટલીક આંતરદૃષ્ટિ મળશે તેથી અમે તે સમય માટે છોડી દઈશું અમારા માટે સમય મર્યાદિત છે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે શા માટે તે બુદ્ધિ પૂરતી નથી અને તેમ છતાં ડી બોનો શૈક્ષણિક ક્ષેત્રે વિવાદાસ્પદ છે અને લોકો તેણે વિકસાવેલા કેટલાક સિદ્ધાંતોને પડકારે છે અને ઓળખે છે કે તેમાંના ઘણા માત્ર ચોક્કસ પ્રકારના વિચારસરણી માટે હતા તે કદાચ બુદ્ધિની વિભાવના સાથે સીધો સંબંધ ધરાવતો નથી મને લાગે છે કે કદાચ ત્યાં છે જો તે બુદ્ધિમત્તા વિશે જે કહે છે તેમાં શૈક્ષણિક રીતે ચકાસાયેલ સત્ય ન હોય તો ઘણું ઘરેલું સત્ય છે અને તે જે મુદ્દાઓ બનાવે છે તે નવા વિચારોની વ્યૂહરચનાઓની પેઢીમાં સર્જનાત્મક બનવાની દિશામાં શરૂઆત કરવા માટે પગથિયાં બની શકે છે તમે જુઓ છો કે જે રીતે આપણે બુદ્ધિમત્તાની વિભાવના વિકસાવી છે તે આપણે તેની સાથે એક પ્રકારનો અર્થ ભાર વહન કરીએ છીએ જે આપણને કહે છે કે જો કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી હોય અને કદાચ અથવા કદાચ તેજસ્વી હોય તો તે વધુ સર્જનાત્મક હોવો જોઈએ તે વધુ અસરકારક હોવો જોઈએ અને તેથી વધુ અને તેથી આગળ આવું ઘણી વાર બનતું નથી કારણ કે તમે જોશો કે ગોલમેને ખાતરીપૂર્વક ધ્યાન દોર્યું છે અને તમે ભાવનાત્મક બુદ્ધિ પરની વાતચીતમાંથી પસાર થયા છો સર્જનાત્મક બુદ્ધિ સામાજિક રીતે સફળ થવા માટે પૂરતી નથી અથવા તમારા જીવનમાં તે બાબતમાં પણ સફળ નથી કારણ કે તમારી પાસે હોઈ શકે છે બુદ્ધિમત્તા પરંતુ તમે તેને સખત મહેનત અને તેની સાથે જરૂરી અન્ય બાબતોને ધ્યાનમાં ન લઈ શકો અને તમે જોશો કે માનસિક ક્ષમતા પોતે પૂરતી સારી નથી તમારી પાસે બુદ્ધિઆંક પરીક્ષણો છે જે તમારી ક્ષમતાની માનસિક ક્ષમતાઓનું પરીક્ષણ કરે છે પરંતુ તેઓ તમારી ધારણાને સારી રીતે ચકાસી શકે છે શું તેઓ તમારા ધ્યાનની ચકાસણી કરે છે હવે તમે જોશો કે ક્ષમતાઓ સિવાય તમારી પાસે આ ગુણો પણ હોવા જરૂરી છે દ્રષ્ટિના ગુણો ધ્યાન કેન્દ્રિત કરવાના ગુણો અને તેથી વધુ અને તેથી વધુ તેથી બુદ્ધિ એ એક પ્રકારની સંભવિતતા છે તે એવી વસ્તુ છે જે આપવામાં આવે છે જે ત્યાં છે પરંતુ તેનો ઉપયોગ કરવો જ જોઇએ જો તમને યાદ છે કે અગાઉ મેં દ્રષ્ટિ અને ધ્યાન વિશે વાત કરી હતી જ્ઞાનાત્મક ક્ષેત્રમાં તમે દરેક વસ્તુની હાજરી અનુભવી શકો છો પરંતુ તમે જે નોંધણી કરો છો તે જ તમે હાજરી આપી શકો છો એવી જ રીતે બુદ્ધિની આ ઉર્જા ચારે બાજુ છે પરંતુ જ્યારે તેનો અર્થપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે જ તે ખરેખર સફળ થઈ શકે છે ડી બોનો સૂચવે છે તેમ ખૂબ જ શક્તિશાળી કાર અને નબળા ડ્રાઈવર અને સાધારણ સારી કાર અને ખૂબ જ સાવચેત અને સક્ષમ ડ્રાઈવર વચ્ચેના તફાવત જેવો છે હવે શક્યતા એ છે કે જો કે દેખીતી રીતે ખૂબ જ ટૂંકા ગાળા માટે વધુ શક્તિશાળી કાર સફળતા બતાવે છે તે કદાચ ક્રેશ થઈ શકે છે અને તે વાર્તાનો અંત હોઈ શકે છે જ્યાં વધુ સાવચેત ડ્રાઈવર મગજની શક્તિઓને ચેનલાઇઝ કરવામાં સફળ થશે જો ઊર્જા અને સંસાધનો વધુ અર્થપૂર્ણ અને રચનાત્મક રીતે મર્યાદિત હોય બુદ્ધિમત્તા અહંકાર સહજતાથી બચાવ કરવાની ક્ષમતા જેવા ઘણા બધા ગુણોને જોડે છે તેથી તમારી પાસે એક અહંકાર છે જે તમારે ઘણી વાર શીખવું પડશે સ્વીકારો કે બીજા કોઈની પાસે પોઈન્ટ હોઈ શકે છે જે અર્થપૂર્ણ છે કારણ કે જો તમે તે રીતે વિચારશો નહીં તો તમે જે કરશો તે તમે દલીલ કરશો જો બીજી વ્યક્તિ તમારા જેટલી બુદ્ધિશાળી ન હોય પરંતુ તે કદાચ સાચી વાત કહી રહ્યો હોય બીજી તરફ તમે દલીલ કરો છો અને કારણ કે તમે વધુ બુદ્ધિશાળી છો તમે ખાતરી કરો છો તેથી તમે જોશો કે તમારા પોઈન્ટને ધ્યાનમાં લેવામાં આવે છે કે તમે જીતી ગયા છો પરંતુ કારણ કે તમે જુઓ છો કે તમે અન્ય સમજદાર લોકોને તક આપી નથી તમે હારી ગયા છો કારણ કે કદાચ અન્યનો પરિપ્રેક્ષ્ય વધુ અર્થપૂર્ણ હતો અને જો તમે તમારો અહંકાર છોડી દીધો હોત અને સમજદારીપૂર્વક બચાવ કરવાની તમારી ક્ષમતા છોડી દીધી હોત તો તમે શીખવાની અને અન્વેષણ કરવાની તક ગુમાવવાને બદલે એક તક મેળવી હોત એ જ રીતે અતિશય આત્મવિશ્વાસ એક ખૂની બની શકે છે કારણ કે તે તમને અન્વેષણ કરવાની પરવાનગી આપતું નથી વિશ્લેષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે દલીલ એવી વસ્તુ છે જેને ટાળી શકાય અને હુમલો કરવો જોઈએ તમે જોશો કે તમારી પાસે આમાંની કેટલીક કુશળતા છે વિશ્લેષણ વિશ્લેષણાત્મક કૌશલ્ય એવી વસ્તુ છે જે એક બુદ્ધિશાળી વ્યક્તિ પાસે હોય છે તેથી તે ફરીથી ખૂબ જ નિપુણતાથી દલીલ કરી શકે છે તેથી મુદ્દો પરંતુ જો તે વધુ રચનાત્મક રીતે વિશ્લેષણ કરે છે તો તે પોતાના સ્ટેન્ડની સાથે સાથે અન્ય વ્યક્તિના સ્ટેન્ડમાં છે તો તે કદાચ વધુ સારા ઉકેલ પર આવશે તમે જુઓ છો કે બુદ્ધિશાળી વ્યક્તિ માટે તે સાબિત કરવું ખૂબ જ સરળ છે કે બીજી વ્યક્તિ ખોટી છે કારણ કે તેની પાસે તે કરવાની ક્ષમતા છે પરંતુ શું તે પૂરતું સારું છે તે યોગ્ય અભિગમ છે તેથી આપણે સર્જનાત્મકતા વિશે શીખવાનું શરૂ કરીએ તે પહેલાં બુદ્ધિનો ઘમંડ એવી વસ્તુ છે જે સેટ કરવી જરૂરી છે પેટર્ન અને નવી પેટર્ન તમે જુઓ છો કે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં મગજ સંશોધનાત્મક નિર્ણયો લેવાનું વલણ ધરાવે છે મને લાગે છે કે મેં આ વાત અગાઉ પણ કરી છે આપણને શોર્ટકટની જરૂર છે તેથી અમે ચોક્કસ માર્ગો બનાવીએ છીએ જે મજબૂત થાય છે અમે ચોક્કસ યોજનાઓ બનાવીએ છીએ જે મજબૂત થાય છે અને અમે તે માળખામાં કામ કરીએ છીએ જે ક્ષણે કોઈ સમસ્યા આવે છે તે ક્ષણે આપણે તેને ઉકેલવા માટે તે દિશામાં ઝડપથી આગળ વધીએ છીએ પરંતુ તમે જુઓ છો કે તે ડી બોનોની સામ્યતાને લઈને ફરીથી વધુ સંશોધન અટકાવે છે જો તમે તમારા જીવનભર મુખ્ય રસ્તા પરથી વાહન ચલાવતા હોવ તો તમે તે કરવાનું ચાલુ રાખો છો અને સંભવતઃ બાજુના રસ્તાઓ પર જે કંઈપણ છે ત્યાં સુધી તમે ચૂકી જશો જ્યાં સુધી તમારી કાર તૂટી ન જાય કદાચ તમે અન્ય રસ્તાઓ પરથી પસાર થશો અને કંઈક ખૂબ જ રસપ્રદ રોમાંચક શોધો નવું તેથી તમે નવા કનેક્શન્સ બનાવવા માટે સક્ષમ છો તમે નવી વસ્તુઓ જોવા માટે સક્ષમ છો તમે નવા અનુભવો મેળવવા માટે સક્ષમ છો જે તમે આગલી વખતે તમારા મિત્રને તે માર્ગો પર લઈ જશો ત્યારે તમે સંબંધિત કરી શકો છો તેથી બાયપાથનું અન્વેષણ કરવું એ એક એવી વસ્તુ છે જે પેટર્ન સાથે જોડાયેલી છે જો તમે પેટર્ન મુજબ કામ કરો છો તો તમે બાયપાથની શોધખોળ કરશો નહીં આગામી લેક્ચરમાં આપણે જે વિવિધ સાધનોનો ઉપયોગ કરીશું તે આ બાયપાથને તોડવાનો પ્રયત્ન કરીશું મોટાભાગના સર્જનાત્મક વિચારો તાર્કિક લાગે છે જ્યારે તેઓ ખરેખર શીખ્યા હોય અથવા જ્યારે તેઓ ખરેખર લાગુ કરવામાં આવ્યા હોય ત્યારે પરંતુ શરૂઆતમાં તેઓ અતાર્કિક લાગે છે તેથી તે એક બાબત છે જે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે તેથી જ્યારે તમે નવા વિચારો સાથે આવો છો ત્યારે દેખીતી રીતે તે અતાર્કિક લાગે છે અને પછીથી જ્યારે તમે તેને જુઓ છો જે ખૂબ જ તાર્કિક લાગે છે બે ઉદાહરણો એક તે છે કે તેઓ મોટા કમ્પ્યુટર્સથી બદલાયેલા વિશાળ કમ્પ્યુટર્સ જે યુનિવર્સિટીની ઇમારતો પર કબજો કરે છે અને ખૂબ ઓછા શક્તિશાળી હતા સમકાલીન પીસી તેમજ મોબાઈલ ફોન માટે તો કોઈએ પગલું ભરવું પડ્યું તમે જુઓ છો કે કોઈએ નવીન રીતે ઘરે કમ્પ્યુટર્સ વિશે વિચાર્યું પછી તમારી પાસે એવી પરિસ્થિતિ હતી કે જ્યાં કોમ્પ્યુટર દરેક ઘરમાં એક શબ્દ બની ગયું તેથી આ એક બીજો મુદ્દો છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે તો રસીકરણના ખ્યાલ સાથે જે તમે જુઓ છો કે ઇનોક્યુલેશનજ્યાં જંતુઓ ઇન્જેક્શન દ્વારા તમારા શરીરમાં આપવામાં આવે છે દેખીતી રીતે આ વિચાર શરૂઆતમાં જ હાસ્યાસ્પદ લાગતો હતો તેથી આ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જે આપણને એ હકીકતની સમજ આપે છે કે જ્યારે કેટલાક ખૂબ જ આમૂલ રસપ્રદ વિચારો બહાર આવે છે ત્યારે તે હાસ્યાસ્પદ લાગે છે પરંતુ પછીથી તે ખૂબ જ તાર્કિક લાગે છે કારણ કે તમે ટુકડાઓને એકસાથે જોડવામાં સક્ષમ છો તેથી આ તે બાબત છે જેને ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે તમે ગતિશીલ સંશોધનો કરી રહ્યા હોવ સર્જનાત્મક સંશોધનો દેખીતી રીતે તાર્કિક લાગે છે જે ઘણી વાર બુદ્ધિની વિભાવના સાથે જોડાયેલી હોય છે એમ કહેવું પડશે કે તમારે તેને છોડી દેવી પડશે અને આ છે કેટલીક ટેકનિકો જેની આપણે આગળના વિભાગમાં ચર્ચા કરીશું તેથી તમે જોશો કે વિચારવાની નવી રીતો શીખવવાની નવી રીતો તમારી પાસે ડી બોનોનું ઉદાહરણ છે જેનો હું ઉલ્લેખ કરી રહ્યો છું સોગાતો મિત્રા જેમણે અમુક ખૂબ જ રસપ્રદ ખ્યાલો વિશે વાત કરી હતી હું તેમની સાથે વ્યવહાર કરીશ નહીં તમે Google અને શોધી શકો છો દિવાલમાં છિદ્રની વિભાવના જ્યાં તમે જુઓ છો કે ટેડ ટોકમાં તે નિર્દેશ કરે છે કે તમે જુઓ છો કે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ખૂબ જ મહાન વિસ્તરણ શીખવા માટે બહારના પ્રશિક્ષકોની જરૂર નથી શિક્ષકોએ અમને શીખવવાની જરૂર નથી કારણ કે માહિતી તરતી હોય છે શીખવાની ચાવી એ સ્વ પ્રેરણા અને કંઈક કરવાની તાકીદ છે જ્યારે આ બંને બાબતોને જોડવામાં આવે છે ત્યારે તમે ખૂબ જ અસરકારક રીતે ખૂબ અર્થપૂર્ણ રીતે શીખી શકશો પ્રેરણા જરૂરી છે સમર્થન જરૂરી છે અને જે ખૂબ મહત્વનું છે તે માહિતી અને પ્રેમ પ્રદાન કરવું છે તેથી તમે જુઓ છો કે દલીલો સત્ય તર્ક શોધે છે હવે આ કેટલીક બાબતો હતી જે પશ્ચિમી પરંપરામાં આપણી પાસે આવી છે જો તમે જોઈ રહ્યા હોવ તો ચાલો આપણે એરિસ્ટોટલ કહીએ સોક્રેટીસની દલીલ દરેક સમયે પ્લેટોએ સત્યની શોધની વાત કરી એરિસ્ટોટલે તર્ક વિશે વાત કરી અને તમે જુઓ કે આ પરંપરાઓ આપણી પાસે આવી છે અને તે પછી તમે જુઓ છો કે વસાહતીકરણના આગમન સાથે અને તે બધું ખાસ કરીને ભારતીય સંદર્ભમાં શિસ્તના ડરનો તર્ક આ બાબતો આપણા સુધી ઉતરી આવ્યો છે હવે તેઓ સર્જનાત્મકતા માટે નવા વિચારને શોધવા માટે કેટલા અનુકૂળ છે જે શીખવાની સાથે ખૂબ જ ઊંડો સંબંધ ધરાવે છે તે અન્ય મુદ્દો છે જે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે તેથી મુદ્દો એ છે કે આમાંના ઘણા તે તરફ દોરી જાય છે જેને કન્વર્જન્ટ થિંકિંગ તરીકે ઓળખવામાં આવે છે તો શું તેઓ બધી પરિસ્થિતિઓ માટે પૂરતી સારી છે અથવા આપણે અન્ય રીતે વિચારવાની જરૂર છે તેથી તમે લોજિક વિરુદ્ધ ધારણા જોશો અને હું તમારી સાથે ઝડપથી શેર કરવા માંગુ છું કે ડેવિડ પર્કિનનો લેખ ખૂબ જ લોકપ્રિય રીતે નિર્દેશ કરે છે કે મોટાભાગની ભૂલો એ છે જે આપણે કરીએ છીએ તે તાર્કિક ભૂલો નથી પરંતુ દ્રષ્ટિની ભૂલો છે અમારી પાસે જ્ઞાનાત્મક પૂર્વગ્રહો છે જ્યાં અમે દાખલા તરીકે બેન્ડવેગન અસર દરેક વ્યક્તિ કરે છે તે મને કરવા દો તેથી આપણે જોઈએ છીએ કે કંઈક હકીકતની ધારણા છે હું ફક્ત એક ઉદાહરણ આપી રહ્યો છું ત્યાં 1000 અન્ય ઉદાહરણો છે અને ઓછામાં ઓછા 50 થી 60 વિવિધ જ્ઞાનાત્મક પૂર્વગ્રહો હોવા જોઈએ જો તમે તેને નકશામાં શોધો અને તે વિવિધ પ્રકારનાં છે અને આ બધી આપણી વિચાર પ્રક્રિયામાં ભૂલો વિશે છે કારણ કે વિવિધ પ્રકારની ખામીઓ છે તેમાંના કેટલાક એટલા માટે છે કારણ કે મગજ ઝડપી શોર્ટકટ ઉકેલ શોધવા માંગે છે તેમાંથી કેટલાક એટલા માટે છે કારણ કે અહીં સૂચવવામાં આવેલી આપણી ધારણા ખોટી છે દાખલા તરીકે સાહિત્ય સંશોધન આપણને કહે છે કે મોટા ભાગના સાક્ષીઓ ખૂબ જ વિરોધાભાસી આપી શકે છે અથવા આપણે જે જોયું છે તેના વિશે અણધારી અને અવિશ્વસનીય હિસાબ કહીએ છીએ કારણ કે તમે જુઓ છો કે આપણે અગાઉ ચર્ચા કરી છે તેટલી સમજ આપણા પોતાના મનમાંથી આવે છે તેથી તમે જોશો કે જો તમે તેમને કોઈ ચોક્કસ રીતે પ્રોત્સાહિત કરશો તો તેઓ વિવિધ વિસંગતતાઓ સાથે આવશે ચાલો આપણે તેઓને શું જોયું તેનું વર્ણન કરીએ અને જ્યારે મનના પૂર્વગ્રહની વાત આવે છે ત્યારે તેમાંના ઘણા ગ્રહણશીલ પૂર્વગ્રહો છે જ્યારે આપણે ભ્રમણા વિશે વાત કરી ત્યારે તે જ્ઞાનાત્મક પૂર્વગ્રહો હતા જ્યારે આપણે પ્રચાર વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે આપણે મગજ ધોવા વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ ગ્રહણશીલ પૂર્વગ્રહો છે જ્યારે આપણે તેના માટે સમજાવટ વિશે વાત કરી રહ્યા છીએ કે સમજાવટ માટે એક ખ્યાલ તરીકે પોતે જે આપણે કર્યું છે તે પણ જ્ઞાનાત્મક પૂર્વગ્રહ છે અને મેં તમને કહ્યું તેમ બેન્ડવેગન અસર છે જ્યાં મને લાગે છે કે મારા 10 મિત્રો કોઈ ખાસ વસ્તુ વિચાર્યા વિના કરી રહ્યા છે હું કહું છું કે કદાચ આ સૌથી સલામત વસ્તુ છે કારણ કે દરેક વ્યક્તિ તે કરે છે કદાચ તે કરવું યોગ્ય છે કારણ કે મન આળસુ છે તેથી દ્રષ્ટિ બદલવી એ બુદ્ધિની બાબત નથી પરંતુ ઇચ્છા છે જો તમે બુદ્ધિશાળી હોવ તો તમે સામાન્ય રીતે દ્રષ્ટિકોણ બદલતા નથી વાસ્તવમાં જો તમારી પાસે બુદ્ધિનો ઘમંડ હોય તો ખ્યાલ બદલવો ખૂબ મુશ્કેલ છે બીજી બાજુ જો તમે સ્વીકારવા તૈયાર છો કે હું કદાચ ખૂબ જ બુદ્ધિશાળી હોવા છતાં મારે હજી ઘણું શીખવાનું છે હું ખોટો હોવા માટે સક્ષમ છું અને મારે શીખવાની જરૂર છે અને જ્યાં જરૂર હોય ત્યાં હું અલગ રીતે વિચારી શકું છું અને હું અગાઉ જે પણ શીખ્યો છું તે શીખો હવે જો તમે આ બાબતો કદાચ પગલું ભરો છો તો આ માનસિક પ્રવૃત્તિઓનું વલણ ભવિષ્યમાં વધુ ને વધુ સર્જનાત્મક બનવા માટેનું પગથિયું છે ઠીક છે તેથી બુદ્ધિનો ઘમંડ એ એવી વસ્તુ છે જેની આપણે બધાએ કાળજી લેવી જોઈએ ડિઝાઇન અને વિશ્લેષણ વચ્ચેનો તફાવત એ સંદર્ભમાં વિશ્લેષણને બદલે ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરે છે ચાલો આપણે સર્જનાત્મકતા કહીએ બુદ્ધિ અને સત્ય પર નહીં પરંતુ શક્યતાઓ અને સુસંગતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ આ સાથે હું આશા રાખું છું કે તમે આગલું પગલું ભરવા માટે તમારી જાતને તૈયાર કરી લીધી હશે જ્યાં તમે તમારા મનની ગેરસમજોને અવગણશો તમે એ હકીકતથી વધુ સાવધ રહેશો કે તમે અહંકારી નથી તમે નવા વિચારો માટે વધુ ખુલ્લા છો તમે તમારા મનને અવરોધતા નથી અને જો તમે બુદ્ધિશાળી છો તેમ છતાં તમે ઓછા બુદ્ધિશાળી લોકોને ઓછો આંકશો નહીં પરંતુ ચોક્કસ મુદ્દાઓ હોઈ શકે છે જે બનાવે છે સમજો અને વધુ સર્જનાત્મક વિચાર સાથે આવવાની દિશામાં આગળ વધો કારણ કે જો આપણે વસ્તુઓને થોડી અલગ રીતે વિચારવાનો અને અન્વેષણ કરવાનો પ્રયાસ કરીએ તો જો આપણે અત્યારે છીએ તેના કરતાં થોડીક રીતે આપણે બધા ચોક્કસપણે વધુ સર્જનાત્મક બની શકીએ છીએ